તેથી હું હજી પણ છેલ્લા વિડિઓ નું કહીશ આપણે જોયું છે કે આપણે DC સર્કિટ સુધી જોયું છે હવે આપણે તમારા AC સર્કિટ માટે શરૂ કરીશું પહેલા આપણે શું કરીશું આપણે સિંગલ ફેઝ AC અને તે પછી આપણે લઈશું કે તમારી ત્રણ ફેઝ ની AC સર્કિટ્સ અને તે પછી આપણે સિંગલ ફેઝ ટ્રાન્સફોર્મર પર વિચાર કરીશું અને હું અને ટૂંકા પરિચયમાં દરેક વસ્તુની ચર્ચા કરીશ તે પછી 3 ફેઝ ઇન્ડક્શન મશીન ત્યાં પણ સમાન સર્કિટ અને થોડા ઉદાહરણો અને તે પછી DC મશીન જે DC મોટર છે બરાબર તેથી પહેલા આપણે હવે સીંગલ ફેઝ AC સર્કિટથી શરૂ કરીશું બરાબર તેથી આપણે એક સિંગલ ફેઝ AC સર્કિટ સાથે પ્રારંભ કરતા પહેલા જે જોઈએ છે તે છે અમારે કહેવું જોઈએ કે EMF કેવી રીતે જનરેટ થાય છે થોડા મૂળ વિચારો જોઈએ તેથી ગણિત અને અન્ય વસ્તુ આપતા પહેલા ઉદાહરણ તરીકે ધારો કે બે ચુંબકીય ધ્રુવ છે આ N ધ્રુવ છે અને આ S ધ્રુવ છે S ધ્રુવ છે અને ત્યાં એક કોઇલ છે આ કોઇલની એક બાજુ છે આ કોઇલની બીજી બાજુ છે આ બાજુ A છે અને આ બાજુ B અને માધ્યમ છે તેને મુખ્ય નંબર કહેવામાં આવે છે કહે છે કે આ કોઇલ ફરતી હોય છે તે એન્ટિકલોક દિશામાં ફરતી હોય છે તે અહીં બતાવવામાં આવ્યું છે તે આ ફરતું છે આ એન્ટિકલોક દિશામાં ફેરવી રહ્યું છે બરાબર હવે જ્યારે તે આકૃતિમાં છે તે જે દોરેલું હતું તે તેથી તે ખરેખર આડી સ્થિતિમાં છે બરાબર તેથી ફ્લક્ષ ખરેખર આ N ધ્રુવ અને S ધ્રુવ છે તેથી જ્યારે ફ્લક્ષ ખરેખર N થી S ધ્રુવ તરફ નીચે તરફ જતો હોય તે નીચે તરફ જતો હોય છે તે પછી આ કોઇલ આ કોઇલની એક બાજુ છે આ કોઇલની બીજી બાજુ છે એમ ધારીને કે તે એક જ વળાંક છે અને તે સાથે એક અવરોધ અહીં જોડાયેલ છે તે યોગ્ય છે કે કેમ કે વોલ્ટેજ ઉત્પન્ન થાય છે તેથી કેટલાક સુધારેલા અવરોધ જોડાયેલા છે જેમ કે કરંટ યોગ્ય રીતે વહેશે પરંતુ આપણી પાસે અમારી રુચિ આ સ્તરે તેવું નથી માત્ર વસ્તુ એ છે કે EMF કેવી રીતે પેદા થાય છે તેથી જ્યારે તે આડી સ્થિતિ છે તો પછી આ કોઇલની આ બાજુ અને કોઇલની આ બાજુ છે આ ખરેખર તે કોલની બહારની હશે જે ફ્લક્સ ક્ષેત્રને યોગ્ય કહે છે કારણ કે આ મૂળભૂત રીતે N અને S વચ્ચે છે એક સતત ચુંબકીય ક્ષેત્ર છે પરંતુ જ્યારે આ કોઇલ ફરતી હોય છે ત્યારે તે ફ્લક્ષ ને કાp નાખે છે બરાબર તેથી આ કિસ્સામાં તેથી આ બાજુ અને તે બાજુ આ આપણી સંદર્ભ સ્થિતિ છે તેથી જ્યારે તે આડી સ્થિતિ પર હોય ત્યારે ત્યાં કોઈ ફ્લક્સ લિન્કેજ રહેશે નહીં તેનો અર્થ એ કે જો અહીંથી અહીં આ આકૃતિ પર નજર નાખો તો આ બાજુ A છે અને આ બાજુ B છે બરાબર તેથી જ્યારે આ આ રીતે ફરે છે ત્યારે આ લે છે આ બતાવવામાં આવ્યું છે માની લો તે ખસેડવામાં આવે છે જેનો કોલ θ જમણા અને θ સમાન છે તે ω t ની જેમ છે પરંતુ જ્યારે આ બાજુ આ એક માધ્યમ છે જેમ આ એક વાહક છે તે બતાવે છે કે આ બાજુ એ છે અને આ બાજુ B છે તેથી આ બાજુ ધારો કે જ્યારે આડી સ્થિતિ આ બાજુ એ છે અને જ્યારે તે આ બાજુ છે ત્યારે તે B કહે છે બરાબર છે અને આ સ્થિતિ છે જ્યારે તે આ સ્થિતિ પર છે આ ફ્લક્ષ આવી રહ્યો છે આ N બાજુની છે અને આ છે S બાજુ આ ડ્રોઇંગ વિશે ભૂલી જાઓ આપણે તેને છોડીશું ખરું તેથી ફ્લક્ષ છે તેથી જ્યારે તે આડી સ્થિતિ છે આ બાજુ અને આ બાજુ ત્યાં નીચા ફ્લક્ષ હશે અથવા તે ફ્લક્ષ ને લીક કરશે નહીં તેથી તેનો અર્થ એ કે આ સ્થિતિ પર EMF દ્વારા પ્રેરિત આ સ્થિતિમાં 0 હશે તે આકૃતિમાં જે કંઈ પણ બતાવવામાં આવ્યું છે તે છે હવે તે ફરે છે તે એન્ટીક્લોકવાઇઝ દિશામાં ફેરવી રહ્યું છે આ રીતે તે ફરતું હોય છે અને ધારો કે એક ખૂણો θ તો તે છે કોણીય ગતિ ω કહો પછી θ બરાબર ω t આ ભૌતિકશાસ્ત્ર થી છે તેથી તેનો અર્થ છે તેથી તેનો અર્થ છે તેથી આ સ્થિતિ પર છે તેનો અર્થ માની લો કે આ હવે હું તેને સમજાવું હું તેને સમજાવું માની લો આ જેને આ બાજુ કહે છે તે A છે અને આ બાજુ B છે તેથી આ કોઇલની આ પહોળાઈ એનો અર્થ છે કે આ અંતર B જેટલું છે તેનો અર્થ એ કે આ A થી B તેથી આ તે છે જે કોઇલની પહોળાઈ છે તો આ Bની જમણી અને કોઇલની લંબાઈ છે આ કોઇલની લંબાઈ છે આ l છે બરાબર છે તેથી આ એક ક્ષેત્રનો જો તે લંબચોરસ 1 છે તો તે b માં છે આ કોઇલનો છે જો તે સેન્ટીમીટરમાં હોય તો સેન્ટીમીટર2 જો તે મીટરમાં છે તો મીટર2 માં મૂકો જમણે તો આ ક્ષેત્ર એ છે બરાબર l ગુણ્યા b ની બરાબર છે તેથી હવે હું તેને સમજાવું તો આ અમુક ખૂણા પર છે θ અને આ કેન્દ્ર છે આ તે જમણું કેન્દ્ર છે અને તે ફરે છે તેથી તે ખરેખર આ પહોળાઈને ફરે છે તેનો અર્થ એ કે તે વ્યાસ B સાથે એક વર્તુળ બનાવે છે કારણ કે આ તે પહોળાઈ છે આ પહોળાઈ છે આ તે પહોળાઈ છે જ્યારે તે ફરે છે ત્યારે તે વ્યાસ B બનાવે છે અને આ એક વર્તુળ છે વર્તુળ દોરેલું છે બરાબર તેથી કોઈપણ તબક્કે થોડો ટેનગેશિયલ વેગ હશે તેથી ક્યાંય પણ આ બિંદુ એ છે અને આ L છે અને આ ઊભું છે જેને ઊભી ઘટક કહે છે N N પછી ત્યાં કોઈ મિશ્રણ હોવું જોઈએ નહીં કે આ ઉત્તર ધ્રુવ છે અને આ ખાલી એ N છે ખરું તે ઉત્તર ધ્રુવ અથવા કંઈપણ નથી તે ફક્ત તે પછીની A N છે અને આ M છે અને o છે મૂળ o છે મૂળ અથવા કેન્દ્ર બરાબર છે અને આ ખૂણો θ છે તે આ ખૂણો છે θ પછી આ ખૂણો પણ θ છે અને આ 90 ડિગ્રી છે તો આ ખૂણો પણ θ છે અને આ બિંદુ આ બિંદુને છે આ તે છે જેને મૂળભૂત સમજવું એનો અર્થ છે જ્યારે કોઇલની સ્થિતિ જ્યારે આ સ્થિતિ તે ફેરવશે કહે 90 ડિગ્રી તેનો અર્થ એ કે આ સ્થિતિ A અહીં આવશે અને આ B છે અને આ બિંદુ અહીં આવશે તે સમયે જો જો કલ્પના કરવામાં આવે તો તે એક જ વળાંક છે જોશે બધા ફ્લક્ષ આનાથી લિંક થશે તેનો અર્થ એ કે ઉત્પન્ન થયેલ વોલ્ટેજ મહત્તમ હશે તો તે ફરી ચાલશે ફરીથી આવશે જ્યારે A આ આવશે અને B આ આવશે તે આ રીતે ફરે છે આ એ છે અને આ B છે તે આડી સ્થિતિ હશે તે સમયે વોલ્ટેજ જનરેશન 0 હશે તેથી તે એક ચક્રીય પ્રક્રિયા છે બરાબર તેથી હું આશા રાખું છું કે સમજ્યા છે કારણ કે જો હું સીધો તે સીનુસાઇડિયલ અથવા કરંટ તરંગ આવશે તો પછી લાગણી થોડી અલગ હશે તેથી મેં પહેલા આ પ્રકારની વસ્તુ થી શરૂ કર્યું બરાબર તો ચાલો હું તેને સમજાવું તેથી આગળ છે તેથી જો પેદા થયેલ વોલ્ટેજ પર નજર નાખો તો લૂપની એક બાજુએ પેદા થયેલ EMF એ bl v sin is છે જે ખરેખર ભૌતિકશાસ્ત્રના ઉચ્ચતર માધ્યમિકમાંથી છે તેથી જ્યારે કોઇલ સ્થિર ચુંબકીય ક્ષેત્રમાં ફરતી હોય ત્યારે EMF ઉત્પન્ન થાય છે લૂપની એક બાજુ તે છે કારણ કે તે લૂપ છે તે કોઇલ છે B તે કોઇલ છે તેથી તે લૂપ છે તે બરાબર sin કરશે બરાબર તેથી B ખરેખર ટેસલા અથવા વેબર માં i 3 2 અને l માં છે તે ફ્લક્ષ ની ઘનતા મેં કહ્યું કે આ એલની લંબાઈ છે આ કોઇલની લંબાઈ છે બરાબર આ કોઇલની જમણી બાજુની લંબાઈ છે અને B એ ટેન્ગેશીયલ વેગ છે કારણ કે B ω t ની બરાબર છે આપણે પછી જોશું અને આ sin છે આ બલ વી sin θ વોલ્ટ છે અને આ બાજુ કોઇલની એક બાજુ છે આ કોઇલની બીજી બાજુ છે તેથી બે બાજુ તેથી ઉત્પન્ન થયેલ કુલ EMF 2 Bl v sin θ વોલ્ટ હશે બરાબર તેથી ફક્ત પકડી રાખો તેથી આ કિસ્સામાં હવે વી કંડક્ટરની ટેન્ગેશીયલ વેગ છે બરાબર તેથી તે b 2 હશે એટલે કે b 2 નો અર્થ ત્રિજ્યા છે બરાબર તેથી આ આ વ્યાસ છે b મૂળભૂત રીતે પહોળાઈ કરતી વખતે પહોળાઈ છે તે ખરેખર વ્યાસનું બરાબર છે તેથી B જે વ્યાસ કહે છે તેની બરાબર છે તેથી તે મૂળભૂત રીતે B 2 ત્રિજ્યા છે તો ω b બરાબર છે b મૂળભૂત રીતે 2 π 2 π n r બરાબર છે તો n r અને r બ 2 ની બરાબર છે તેથી તેથી જ 2 π n r બરાબર તેથી તે B 2 છે તેથી તે second b n i 3 બરાબર છે આ ટેન્ગેશીયલ વેગ બરાબર છે n ને દર સેકન્ડમાં r p s માં ગતિ આપવામાં આવે છે B i 3 માં લૂપની પહોળાઈ છે મેં કહ્યું i 3 માં લૂપની એક બાજુની લંબાઈ છે અને B ફ્લક્ષ ની ઘનતા બરાબર છે ટેસ્લા અથવા વેબર દીઠ i 3 2 બરાબર અને એ બરાબર છે મેં l Bને કહ્યું 2i 3 2i 3 અથવા તેથી તે લૂપનો વિસ્તાર આ ગાણિતિક અભિવ્યક્તિમાં કે જે છે તે thE i 3 2i 3 i 3 2 બરાબર હશે તેથી આ ઉચ્ચતર માધ્યમિક ભૌતિકશાસ્ત્રનું છે હવે માનો કે હું તેને સમજાવું હવે લૂપમાં જનરેટ થયેલ EMF હશે ઇ બરાબર નાના અને આ નાના નાના બરાબર 2 π B A n sin θ બરાબર તેથી આ અભિવ્યક્તિમાં શું કરે છે ચાલો હું ફક્ત તે સ્પષ્ટ કરવા દઉં કે આ અભિવ્યક્તિમાં બરાબર શું કરે છે તે જાણવું જોઈએ કે આ શબ્દો અભિવ્યક્તિમાં મૂકવામાં આવે છે બલ sin I બરાબર છે મારો મતલબ કે જો હું આ અભિવ્યક્તિમાં મૂકું તો 2 Bl into π B n છે બરાબર તેથી તે B સમાન છે પછી sin θ તેથી l માં B આ l અને B એ બરાબર છે અને આ અભિવ્યક્તિમાં મૂકવામાં આવે છે પછી તે આ અભિવ્યક્તિમાં મૂકવામાં આવશે પછી તે 2 π B a n sin θ વોલ્ટ બનશે ખરું તો ચાલો હું તેને સમજાવું તેથી આ કિસ્સામાં આ છે 2 π B A N sin θ વોલ્ટ હવે જો લૂપ બદલાઈ ગઈ હોય તો માની લો કોઇલ તેથી વળાંકની n સંખ્યાને જમણી બાજુએ વારાની સંખ્યા આપો પછી ઉત્પન્ન થયેલ કુલ EMF હશે કે કોઇલમાં 2 π BA ગુણાકાર આ શબ્દને ગુણાકાર કરો આ પદ મૂડી N ને ગુણાકાર કરો તે N એ વળાંકની કુલ સંખ્યા કહે છે તેથી તે 2 π B એક મૂડી N નાના n sin θ વોલ્ટ માં જમણી હશે તેથી બરાબર છે આપણે તેનો અર્થ લખી શકીએ છીએ EMF ઉત્પન્ન થયેલ Em નું મહત્તમ મૂલ્ય 2 π B ના નાના n ગુણ્યા N હશે આ મહત્ત્તમ EMF ઉત્પન્ન થયેલ છે ખરું અને જો જોઈએ તો આ ખૂબ વોલ્ટ ને બરાબર મૂકી શકે છે તેથી અને કોઇલમાં પેદા થયેલ EMFનું ત્વરિત મૂલ્ય હશે પછી e Em sin θ બરાબર છે θ એ 2 π B N n ગુણ્યા sin θ વોલ્ટ છે હવે t સેકન્ડમાં θ કોણીય વિસ્થાપન છે તો ચાલો હું તેને સમજાવું તેથી આ કિસ્સામાં તેથી જ્યારે આ કોઇલ આગળ વધી રહી છે ત્યારે આ કોઇલ જમણી તરફ આગળ વધી રહી છે આ ફરતું હોય છે તે ફરતું હોય છે તેથી θ ફરે છે તેથી θ ખરેખર ω t ની બરાબર છે જે 2 π n t છે કારણ કે તે ફરતી હોય છે તો ચાલો હું તેને સમજાવું તેથી તેનો અર્થ એ કે જો આની જેમ મૂકવામાં આવે તો ω t બરાબર ω t જે 2 π n t is છે તે કોણીય વેગ રેડીયન પ્રતિ સેકંડ છે પછી શું કહીશું પછી આ સમીકરણ તે છે આ સમીકરણ અને જે હોવું જોઈએ તે એમની જેમ લખી શકાય છે પછી sin ω t યોગ્ય છે કારણ કે θ એ ω t બરાબર છે આપણે θ ω t ને બદલી રહ્યા છીએ અને આ Em છે તેથી Em સમાન છે sin ω t તેથી સાઇનસાઇડલ વોલ્ટેજ માટે આ અભિવ્યક્તિ છે બરાબર તેથી Em સમાન છે sin ω t Em એ વોલ્ટેજનું ઉત્પન્ન થયેલ મહત્તમ મૂલ્ય છે બરાબર તેથી પછી આ સિનુસાઇડલ EMF છે કે E અહીં થોડોક થોડો બરાબર છે આપણે અહીંથી જ સમજવું પડશે શરૂઆતથી જ આપણે ફેઝ અથવા Bજા સ્થાને જવા કરતાં શરૂઆત કરી છે પ્રથમ આપણે આ કરવાનું છે કારણ કે જટિલ સંખ્યા અહીં અને ફરીથી સામેલ કરવામાં આવશે તેથી E બરાબર છે હવે મેં કહ્યું કે E બરાબર Em sin ω t બરાબર છે તેથી આ ખરેખર આ જ કહે છે તેથી જો તેને આવું દોરો તો આ 0 થી 2 π સુધીનું છે તે 1 સાયકલ ને પૂર્ણ કરી રહ્યું છે કારણ કે આ આ રીતે ચાલે છે અને આ રીતે ચાલે છે અને સતત ચાલુ રહે છે અને θ t બરાબર છે તેથી આ મહત્તમ મૂલ્ય છે આ મહત્તમ મૂલ્ય Em છે અને આ બાજુનું પ્લોટ ખરેખર E છે આ વસ્તુની મહત્તમ કિંમત છે અને આ બાજુ આને કહે છે તે સાયકલિંગ છે તેથી આ બાજુ બાદબાકી છે આ બાજુ Em છે અને આ 0 છે આ π 2 છે આ છે આ 2 2 બરાબર છે તો આ θ બરાબર ω t છે આ સિંગલ માટે કહે છે જો તે તરફ ધ્યાન આપો કારણ કે N ધ્રુવ અને S ધ્રુવ અને ધ્રુવોની એક જોડી માફ કરશો ધ્રુવોની એક જોડી જુઓ હવે જો કોઈ AC જનરેટર છે તો ચાલો હું તેને સમજાવું હવે જો કોઈ AC જનરેટર પાસે ધ્રુવોની જોડી હોય ત્યારે N N ધ્રુવ અને S ધ્રુવ હોય બરાબર તેથી તે ધ્રુવની એક જોડી છે તેથી તે p 1 ની બરાબર છે કારણ કે આપણે જોડી લઈ રહ્યા છીએ 2 2 ધ્રુવ અથવા 4 ધ્રુવ નહીં આપણે ધ્રુવોની જોડી લઈ રહ્યા છીએ માની લો જો મને કાઢી નાંખવા દીધું હોય જો આ નજર પર આ નજર હોય તો આ કોલ ફક્ત પકડી રાખે છે ધારો કે જો અહીં હોય તો મેં તેને શરૂઆતમાં અહીં બનાવ્યું છે માની લો જો અહીં તે N ધ્રુવ છે તે S ધ્રુવ N ધ્રુવ S ધ્રુવ છે અને તે આની જેમ ફરે છે તે આની જેમ ફરે છે તેથી અહીં આ કિસ્સામાં p બરાબર 2 છે તે બે જોડી છે તો અહીં તે N S N S તેથી 2 જોડી અમારી પાસે p ધ્રુવની 2 જોડી બરાબર છે તો તે છે તે પણ વધારે હોઈ શકે તેનાથી કોઈ ફરક પડતો નથી તેથી જ્યારે આપણે અહીં વાત કરી રહ્યા છીએ ત્યારે આપણે ધ્રુવની સંખ્યાને બદલે ધ્રુવોની જોડીની વાત કરીએ જો ધ્રુવની સંખ્યા કહીએ તો આ કિસ્સામાં તે p 2 ની બરાબર છે ધ્રુવ પરંતુ જ્યારે ધ્રુવોની જોડી વિશે વાત કરવામાં આવે છે ત્યારે તે 1 અને 1 સાથે છે તેથી તે ધ્રુવની 1 જોડી છે જે N અને S છે અને અહીં આ p 2 ની બરાબર છે કારણ કે 2 જોડી પોલ્સ બરાબર છે તેથી જો તે આવું છે તો તેથી જો કોઈ AC જનરેટર જો કોઈ AC જનરેટર પાસે ધ્રુવોની જોડી હોય તો તે ગતિ અને N r p s હોય છે આવર્તન સમાન હોય છે આ f હોઈ શકે છે નાના નંબરની સંખ્યા તરીકે આp શકાય દર સેકન્ડ જમણા સાયકલ માં હર્ટ્ઝ હોય છે હર્ટ્ઝ હોય છે કે ભારતીય સિસ્ટમમાં અમારી આવર્તન 50 હર્ટ્ઝ છે આપણી વસ્તુ ખરેખર50 હર્ટ્ઝ એ મોટાભાગના દેશોમાં ભારતમાં સામાન્ય રીતે કરવામાં આવે છે USA કેનેડામાં તે 60 હર્ટ્ઝ છે અને જાપાનમાં મને લાગે છે કે તેમાં 60 હર્ટ્ઝ છે અને 50 હર્ટ્ઝ બંને બરાબર છે પરંતુ ભારત 50 હર્ટ્ઝ છે 50 હર્ટ્ઝ એટલે કે તે 50 સેકન્ડ પ્રતિ સેકંડ છે આ આવર્તન યોગ્ય છે તેથી 50 સેકન્ડ પ્રતિ સેકંડ છે તેથી તેનો અર્થ એ છે કે તેથી આ કિસ્સામાં f એ સેકંડ દીઠ સાયકલ ની સંખ્યા છે 50 હર્ટ્ઝ આવર્તનનો અર્થ છે કે તે પ્રત્યેક 50 સાયકલ છે અહીં બતાવો કે તે 1 સાયકલ છે તેથી જો સિનુસાઇડલ વેવફોર્મ છે તેથી તે 50 આવા સાયકલ ને 1 સેકન્ડમાં 50 આવા સાયકલ પૂર્ણ કરશે તે પછી શોધી કા 1ો કે 1 સાયકલ ગણતરી કરવામાં આવશે 150 સેકંડ છે જે 0 02 સેકન્ડ છે તેથી હવે પ્રશ્ન એ છે કે સાયકલ ની આ સંખ્યા પ્રતિ સેકંડ f છે તેથી આ રીવોલ્યુશન દીઠ સાયકલ ની સંખ્યા તરીકે લખી શકાય છે જેમાં પ્રતિ સેકંડ રીવોલ્યુશન ની સંખ્યા હોય છે મારો મતલબ જો આ લખવું હોય તો તે રીવોલ્યુશન દીઠ સાયકલ ની સંખ્યા છે તેથી રીવોલ્યુશન દીઠ સાયકલ ની સંખ્યા પ્રતિ સેકંડમાં રીવોલ્યુશન ની સંખ્યામાં લખી શકો છો તેથી તે પ્રતિ સેકન્ડમાં રીવોલ્યુશન છે તેથી પ્રતિ સેકંડ રીવોલ્યુશન ની સંખ્યા તેથી તે કિસ્સામાં શું થશે તેથી તે મૂળભૂત રીતે તે રદ કરશે તે એક સેકંડના સાયકલ ની સંખ્યા બનશે તેથી તેથી જ પ્રતિ સેકન્ડ સાયકલ્સની સંખ્યા આપણે આ લખીએ છીએ રીવોલ્યુશન દીઠ સાયકલ ની સંખ્યા આમાં સેકન્ડમાં રીવોલ્યુશન ની સંખ્યા છે તેથી ખરું તેથી પ્રત્યેક સેકન્ડ સાયકલ ની સંખ્યા ખરેખર તે ધ્રુવોની જોડીની સંખ્યા હશે તેથી જો તેમાં 1 ધ્રુવોની જોડી હોય તો તે તેને રીવોલ્યુશન દીઠ ચક્રોની સંખ્યા કહે છે તે રીવોલ્યુશન દીઠ 1 સાયકલ બનાવશે તે જ તે જાણે છે કે તે વિદ્યુત વસ્તુ છે તો આ કિસ્સામાં આ કિસ્સામાં શા માટે તે N ધ્રુવ અને S ધ્રુવ છે કે અહીં મેં N S N S લખ્યું છે બરાબર છે તેથી તે વિદ્યુત વસ્તુ છે જો તે કરશે તો તે એક પરિભ્રમણ કરશે જો તે ફક્ત N અને S ધ્રુવ છે તો તે 1 સેકન્ડ છે પરંતુ જો તેમાં જોડી હોય તો 2 જોડી ધ્રુવ હોઇ શકે છે જો કે તે કોલ કરે છે જેને 360 ડિગ્રી રોટેશન કહે છે પરંતુ ઇલેક્ટ્રિકલી તે નથી ઇલેક્ટ્રિકલી તે બરાબર નથી તેથી ઇલેક્ટ્રિકલી તે 2 સાયકલ યોગ્ય રહેશે તેથી તેનો અર્થ અહીં છે તેનો અર્થ છે કે અહીં જો જોઈએ કે તે p છે તો રીવોલ્યુશન દીઠ સાયકલ ની સંખ્યા છે બરાબર તેથી જો તેમાં ધ્રુવોની 1 જોડી હોય તો તે રીવોલ્યુશન દીઠ 1 સાયકલ કરશે કારણ કે તે વિદ્યુત જથ્થો છે તે કોઈ પણ આદર્શ વસ્તુ તરફ ધ્યાન આp રહ્યો નથી આપણે ધારી રહ્યા છીએ વિદ્યુત વસ્તુ N N S માની લો કે તે આકૃતિમાં તેને શું કહે છે જેને આ ડાયાગ્રામ કહે છે અહીં 2 જોડી ધ્રુવો છે તેમ છતાં તે વિદ્યુત અથવા યાંત્રિક રૂપે 360 degree૦ ડિગ્રી ફેરવશે પરંતુ તે મૂળભૂત રીતે 2 સાયકલ પૂર્ણ કરશે કારણ કે તે સ્વાઇપ N S અને N S ને અદલાબદલ કરશે આ સ્વાઇપને જોડવું પડશે તેથી તેથી જ આ જ ક callલ કરે છે તેથી જ દર સેકન્ડમાં સાયકલ્સની સંખ્યા એ રીવોલ્યુશન દીઠ સાયકલ ની સંખ્યા છે જે પ્રતિ સેકંડ રીવોલ્યુશન ની સંખ્યામાં છે તેથી આ n માં p હશે એનો અર્થ એ કે p આ બરાબર છે આ ધ્રુવ જોડીની સંખ્યા છે જો 4 ધ્રુવ જોડી માફ કરશો જો 4 ધ્રુવો છે તેનો અર્થ એ કે 2 ધ્રુવોની જોડી બનાવો આ ધ્રુવ જોડી છે તેથી 2 ધ્રુવ જોડી તેથી આ કિસ્સામાં રીવોલ્યુશન દીઠ સાયકલ ની સંખ્યા એટલે કે તે રીવોલ્યુશન દીઠ 2 સાયકલ કરશે યાંત્રિક હોવા છતાં તે degree 360૦ ડિગ્રી ફેરવશે પરંતુ ઇલેક્ટ્રિકલી તે પ્રતિ સેકન્ડમાં 2 સાયકલ બનાવશે કારણ કે ચાર ધ્રુવ છે જેનો અર્થ 2 ધ્રુવ જોડી છે તેથી પછીથી જ્યારે આપણે ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગના વિદ્યાર્થી હોઈએ છીએ ત્યારે બીજી ઘણી બાબતો શીખીશું જ્યારે બીજા વર્ષ માટે ક્યારે ઇલેક્ટ્રિકલ મશીનોનો અભ્યાસ કરશે તે સમયે તે વિગતવાર બરાબર શીખશે પરંતુ આ કોર્સ ફક્ત કેટલાક મૂળ વિચારો આપવા માટે આ એવો વિચાર છે કે જો ધ્રુવ જોડીની સંખ્યા હોય તો તે રીવોલ્યુશન દીઠ સાયકલ ની સંખ્યા જેટલી હોય છે આને ધ્યાનમાં રાખવું પડશે બરાબર તેથી ઉદાહરણ તરીકે એક નાનું ઉદાહરણ મેં 4 ધ્રુવ જનરેટર માટે લીધું છે તેથી અને આવર્તન 50 હર્ટ્ઝ કહે છે કે f એ 50 હર્ટ્ઝ બરાબર છે પછી n f pની બરાબર છે કારણ કે f આની સાથે સૂત્ર f Np બરાબર છે આ તે સૂત્ર છે જે f pn ની બરાબર છે બરાબર તો N પછી બરાબર f p બરાબર છે અને જો f 50હર્ટ્ઝની બરાબર છે અને p તેને શું કહે છે તે 4 ધ્રુવ જનરેટર છે એનો અર્થ એ કે p 2 ની બરાબર છે કારણ કે તે ચાર ધ્રુવ એટલે 2 જોડી N અને S તે ત્યાં હોવું જોઈએ તેથી મૂળભૂત રીતે બે જોડી તેનો અર્થ 502 તે 50 25 r p ની સાચી રીવોલ્યુશન હશે અને જો તે મિનિટ 60 સેકંડની બરાબર હશે તો ગુણાકાર કરો આ 60 તેથી તે 1500 આર p હશે પ્રતિ મિનિટ યોગ્ય રીવોલ્યુશન તેથી તે હશે હું આશા રાખું છું કે આ સમજી ગયો છે કારણ કે AC સર્કિટ્સ અથવા સરેરાશ મૂલ્યના સરેરાશ મૂલ્ય અને અન્ય વસ્તુ પર જતા પહેલા હું આશા રાખું છું કે સીએમ શરૂ કરવા લેવાની જગ્યાએ EMF કેવી રીતે પેદા થાય છે તે Em sin સમાન છે ω t અથવા i M sin ω t ની બરાબર છે મેં વિચાર્યું કે હું આ પ્રકારની ખ્યાલથી થોડી શરૂઆત કરીશ કે આપણી સમજણ થોડી વધુ સારી રીતે જાણીતી હશે તેથી તેથી જ મેં આની સાથે પ્રથમ શરૂઆત કરી છે પછી આપણે થેમેન મૂલ્ય અને સરેરાશ મૂલ્ય પર આવીશું તેથી EMF કેવી રીતે પેદા થાય છે અને લોડ અને અન્ય વસ્તુ કેવી રીતે જોડાયેલ છે તે આપવાનો આ વિચાર છે જે પ્રથમ વર્ષના સ્તરે અવકાશની બહાર છે તેથી તેથી જ ચાલો હું તેને સમજાવું તેથી જ આ આકૃતિમાં આ ચિત્રમાં કે આ આકૃતિમાં તે આ ભાગ છે કે આ લોડ છે અને આ કનેક્ટેડ છે મેં કંઈપણ ઉલ્લેખ કર્યો નથી કારણ કે આ તબક્કે લોડને જરૂરી નથી તેથી જ્યારે DC મશીન અથવા DC મોટરનો થોડો અભ્યાસ કરશે ત્યારે જ મેં સમાન દર્શનને કહ્યું હું કહું છું કે તે DCમાં કેવી રીતે રૂપાંતરિત થાય છે કારણ કે AC જથ્થો બરાબર પેદા થાય છે તેથી AC સિંગલ ફેઝ સર્કિટથી શરૂ કરવા માટે મેં વિચાર્યું કે આ ઊડાઈનો આધાર હશે આ બાજુ ઉપરની બાજુ N છે અને આ બાજુ S છે તે N થી S તરફ આગળ વધતો ફ્લક્ષ છે જ્યારે N થી S જમણી બાજુ આવે છે તેથી આ રીતે બનાવેલ સિનુસાઇડલ EMF છે ઇ લેવાને બદલે તે sin સમાન છે મેં આને ફક્ત યોગ્ય સમજવા માટે લીધું છે હવે આપણે સરેરાશ અથવા સરેરાશ સરેરાશ મૂલ્ય અથવા સરેરાશ મૂલ્ય કે આપણે ક લ કરીશું અને RMS મૂલ્યનો અર્થ કરીશું અથવા આપણે વૈકલ્પિક કરંટનું અસરકારક મૂલ્ય કહીશું કારણ કે તે વૈકલ્પિક છે કારણ કે તે ઓછા બાદબાકી કરે છે તેથી કરંટ જમણાને બદલે અને તે સપ્રમાણ sin છે તે સપ્રમાણતાનું યોગ્ય સપ્રમાણતા તરંગ રૂપ છે તે અને બાદબાકી બંને એક સરખા છે ક્ષેત્ર જો જુઓ તો બાજુ અને બાદબાકી બાજુ તે સમાન છે જે સમય અંતરાલને યોગ્ય કહે છે તેથી આ સરેરાશ સરેરાશ છે અને કેટલીકવાર સરેરાશ મૂલ્ય માટેનો આ RMS સરેરાશ મૂલ્ય RMS મૂલ્યની બરાબર હોય છે જે મૂળ રૂપે 2 મૂલ્ય જોશે જેને આને વૈકલ્પિક ફ્લક્ષ નું અસરકારક મૂલ્ય કહેવામાં આવે છે હવે અહીં સમજવા માટે કે આપણે શું કર્યું છે અહીં આપણે તે લીધું નથી જેને સિનુસાઇડલ વેવફોર્મ કહે છે આપણે કેટલાક તરંગ સ્વરૂપ લીધું છે પરંતુ સપ્રમાણ જો આ બાજુ અને આ બાજુ તરફ ધ્યાન આપો અને આ આ સમયગાળો છે t કહેવું 0 થી t અને આ સમય છે T 2 બરાબર આ t 2 છે અને આ છે 1 2 3 4 5 6 જો બીજા અને બીજામાં લેવું હવે ધારો કે આ દરેક જે તે નમૂનાનું ઇન્સ્ટન્ટ છે તે પણ હવે કહે છે ખરું તેથી આ બિંદુએ તે i1 છે અને આ I2 છે આ i3 i4 i 5 અને તેથી વધુ છે દરેક કદ અથવા નમૂના લેવાના ત્વરિત અથવા દર વખતે જે પણ માર્ગ લે છે તે બરાબર લે છે ધારો કે આ છે I1 I2 i3 આનાથી T 2 સુધી આવશે T 2 સુધી આવશે હવે આ કરંટ છે આ કહેવા છે કે કરંટ વેવફોર્મ આ પછી આવશે તેથી આ કરંટ વેવફોર્મ છે તેથી અડધા સાયકલ પરનું સરેરાશ મૂલ્ય જે હું સરેરાશ સરેરાશ મૂડી છે જે મેં લીધું છે મેં સરેરાશ i1 I2 i3 બરાબર છે મારો મતલબ છે કે i1 I2 i3 સુધીના તમામ મૂલ્યમાં અને વિભાજિત n માં આ સમયગાળા સુધી n સુધી ધ્યાનમાં લેવું પડશે તેથી આ ખરેખર સરેરાશ મૂલ્ય છે અથવા આની જેમ કરી શકે છે અથવા સરેરાશ મૂલ્ય હશે વળાંક હેઠળના ક્ષેત્રને શોધી કાઢો આ તે છે અને આપણે તેને ફક્ત અડધા સાયકલ ઉપર બનાવીશું કારણ કે આ સકારાત્મક બાજુ છે આ નકારાત્મક છે બાજુ તેથી તે સપ્રમાણ છે જો અહીંથી અહીં સંપૂર્ણ સાયકલ પૂર્ણ સાયકલ માટે સરેરાશ મૂલ્ય લો તો તે 0 હશે કારણ કે આ સકારાત્મક ક્ષેત્ર છે અને આ નકારાત્મક ક્ષેત્ર છે તે 0 થઈ જશે આપણે તે કરીશું નહીં સપ્રમાણ વેવફોર્મ માટે આપણે ફક્ત અડધા સાયકલ સુધી જઈશું તેથી ફક્ત આ સુધી તેથી સંપૂર્ણ T 2 સુધી નહીં કારણ કે આમાંથી તે 0 બરાબર હશે તેથી તે રસ નથી અથવા અડધા સાયકલ પણ નથી તેથી અડધા સાયકલ ઉપરનું સરેરાશ મૂલ્ય તેથી જ તે અર્ધ સાયકલ પર લખાયેલું છે તે આ 1 n સુધી i1 I2 i3 છે આ સરેરાશ મૂલ્ય છે અથવા આ એક અડધા સાયકલ પર ક્ષેત્ર બનાવે છે તેથી આ તે ક્ષેત્ર છે આ અર્ધ સાયકલ ના વિભાજિત અર્ધ સાયકલ ના આધારની લંબાઈ અને આ જમણા ભાગની અડધા ભાગની આ લંબાઈ T 2 ઉપરનો વિસ્તાર છે તો ચાલો હું તેને સમજાવું કરું તો તેનો અર્થ એ કે આ મારો T 2 છે અને આ T છે અને આ જ આધાર છે T 2 તેથી અર્થાત્ સાયકલ ના આધારની લંબાઈ તે વિભાજિત છે તો માની લો કે આ ક્ષેત્રમાં જે હું વ્યક્ત કરું છું તેથી 0 થી t 2 ને એકીકૃત કરી શકો છો પછી હું ડીtમાં ગોઠવી શકું છું કારણ કે આ તે મારા માટેનો અભિવ્યક્તિ છે આ મેં લીધેલ સાઇનસોડાયલ કેટલાક સપ્રમાણતા તરંગરૂપને લેવાને બદલે છે અને આ ભાગલા અર્ધ ભાગની લંબાઈ સાયકલ તેથી આ t 2 છે તેથી 1 t 2 તેથી આ સરેરાશ મૂલ્ય બરાબર છે પાછળથી આપણે અભિવ્યક્તિ જોશું આ સરેરાશ મૂલ્ય છે હવે હવે આપણે રુટ એટલે 2 વેલ્યુ રુટ એટલે 2 વેલ્યુ આર એમ મૂલ્ય અથવા અસરકારક મૂલ્ય પર આવવું પડશે ચાલો હું તેને સમજાવું તો આ કિસ્સામાં આ શું થયું છે કે ધારો કે આ પ્લોટ i 2 કાવતરું છે આ હું છે અને જો પ્લોટ i 2 તેથી તે આની જેમ આવી રહ્યું છે તે t 2 છે અને આ t છે અને આ મૂળ છે આ i 2છે આ i 2પ્લોટ બરાબર છે જો i માંથી આલેખ દોરો તે આને કહે છે કે જ્યારે રુટનો અર્થ 2 મૂલ્ય શોધવાનો પ્રયાસ કરો તો આ ક્ષેત્ર આ સકારાત્મક બાજુ છે હવે કારણ કે તે 2 છે આ નકારાત્મક હતું પરંતુ જો તે 2 છે તો તે આની જેમ ચાલે છે તેથી જો RMS મૂલ્ય અર્ધ સાયકલ અથવા સંપૂર્ણ સાયકલ બનાવવા માટે તે સમાન પરિણામ આપશે કારણ કે આ એકનું ક્ષેત્રફળ અને તેનું ક્ષેત્રફળ સમાન છે તો પણ આ અર્ધ સાયકલ ને ફક્ત ધ્યાનમાં લેશે કારણ કે આ એક સમાન સમાન ક્ષેત્ર છે જો 0 ને ધ્યાનમાં લો જો 0 થી T 2 ને યોગ્ય ગણીએ જો વિભાજિત T 2 અથવા 0 થી T વિભાજિત 2 તો તે બંનેને આવરી લેવામાં આવશે તેથી અલ્ટિમેટ ઇમીનીંગ સમાન છે તેથી આપણે ફક્ત તે જ ધ્યાનમાં લઈશું જે ફક્ત અડધા સાયકલ ને જ યોગ્ય કહે છે R m ની કિંમત માટે સંપૂર્ણ સાયકલ પણ લો તે સમાન પરિણામ આપશે તો ચાલો હું તેને સમજાવું કરું તેથી આ કિસ્સામાં શું થઈ રહ્યું છે માનીએ તો અહીં આઇ 1 જેમ જો 1 2 3 4 ગણતરી કરી શકે છે કે આ i1 2 છે આ હું આ I2 2 છે આ આની જેમ i3 2 છે અહીં આ 2 માટે i1 I2 i3 છે કારણ કે આ 2 છે તો જે પણ વેલ્યુ મળશે તે આ i1 2 છે આ I2 છે આ 1 છે આ 2 છે આ T 2 સુધી 3 જેવા છે અને આ t છે બરાબર છે તેથી જો tની દ્રષ્ટિએ જતાં પહેલાં આવા કેટલાક મૂલ્યો હોય જો કેટલાક એવા મૂલ્યો યોગ્ય છે તો તે સરેરાશ ક્ષેત્ર હશે અથવા ક whatલ એ હીટિંગ ઇફેક્ટ પર આધારીત છે જે કરંટનો 2 છે કારણ કે DC સર્કિટમાં આપણે વીજ ખોટનો અભ્યાસ કર્યો છે i 2 r બરાબર છે તેથી મૂળ સરેરાશ 2 મૂલ્ય હીટિંગ અસર પર આધારિત છે જે કરંટના 2 જેટલા જલ્દીથી આપણે કરંટના 2 ની દ્રષ્ટિએ લઈએ છીએ તે હીટિંગ અસર પર આધારીત છે કારણ કે મેં 2 આર જોયું છે i 2 r છે DC સર્કિટમાં ખોવાઈ ગઈ AC સર્કિટ પર પણ આ જ લાગુ પડશે આપણે તે પર આવીશું તેથી તેથી સરેરાશ હીટિંગ અસર 2 વિભાજિત n જમણામાં i1 2 I2 2 ની પ્રમાણસર છે આવા મૂલ્ય 2 અને ભાગાકાર N જમણામાં આવા N 1 આઇ 2 હોય છે આ સરેરાશ હીટિંગ ઇફેક્ટ છે જે આ પ્રમાણસર છે તે જમણા i1 2 I2 2 સુધીના પ્રમાણમાં 2 વિભાજિત n સુધી છે તેથી હું તેને સમજાવું કરું તો આ કિસ્સામાં માનો કે હવે આપણને r m ની વેલ્યુ કેવી રીતે મળશે માની લો i હું સમાન અવરોધમાં ઉત્પન્ન એ વૈકલ્પિક કરંટ સમાન સમાન હીટિંગ ઉત્પન્ન કરવા માટેના સીધા ફ્લક્ષ નું મૂલ્ય હોઈશ તેથી આપણે એવું કંઈક માની લેવું જોઈએ કે ઉત્પન્ન થયેલ વૈકલ્પિક કરંટ જમણે સમાન અવરોધમાં સમાન હીટિંગ ઉત્પન્ન કરવા માટે સીધો ફ્લક્ષ નું મૂલ્ય છે તો પછી આપણે શું કરી શકીએ I2 2 બરાબર I 2બરાબર i1 2 I2 2 સુધી in 2 વિભાજિત n અથવા 2√i1 2 I2 2 બરાબર in 2 સરવાળો વિભાજિત N છે આ કુલ 2 રુટ છે અથવા આ મૂળરૂપે આ આ વળાંકનો આ ક્ષેત્ર છે હું 2 વળાંક આ વળાંક ફક્ત અને આ સમય T 2 છે આ t છે આપણે અડધા સાયકલ લઈશું તેથી આ t 2 છે તેથી આ I 2વળાંક વિભાજિત રુટ હેઠળ આધારની લંબાઈનો ક્ષેત્ર છે આ મૂળ હેઠળ છે I 2વળાંકનું ક્ષેત્રફળ છે તેથી આ વિભાજિત I 2 વળાંકનો વિસ્તાર આધારની લંબાઈ જે T 2 0 થી T 2 છે તેથી તે T 2 બાદ 0 છે તેથી આધારની લંબાઈ જે અડધા સાયકલ થી વધુ છે સંપૂર્ણ સાયકલ માં પણ તે સમાન પરિણામ આપશે કારણ કે આ ક્ષેત્ર અને આ તે સપ્રમાણતા છે તેથી તે જ ક્ષેત્ર છે તેથી અડધા સાયકલ પર તેથી તેનો અર્થ એ કે આ 0 થી t 2 I 2 ડી t લખી શકાય છે અને આ થોડુંક આ છે t 2 1 t 2 0 થી t 2 આઇ 2 ડી t તેથી આ રીતથી તે શોધી શકાય છે કે I 2 કરું છું તેનું મૂલ્ય શું છે અને હું તેને આર એમ S મૂલ્ય તરીકે ઓળખું છું મૂળનો અર્થ 2 મૂલ્ય અથવા અસરકારક મૂલ્ય અને સરેરાશ મૂલ્ય છે જેને આપણે ક્યારેક મીન્યુઅલ વેલ્યુ લખીએ તેથી તેનો અર્થ છે ચાલો હું તેને સમજાવું તેનો અર્થ એ કે સરેરાશ સીધો સરેરાશ આપણે અડધા સાયકલ લઈ રહ્યા છીએ રુટ મીનસ 2 વેલ્યુ માટે પહેલા આપણે તેને 2 સ્ક્વેર કરી રહ્યા છીએ કે i 2 બરાબર અને તે મુજબ તે હીટિંગ અસર જે કરંટના વર્ગ ના પ્રમાણમાં હશે તેથી તે સરેરાશ હીટિંગ અસર ના પ્રમાણસર છે અને તેથી હું 2 આપણે આની જેમ લખું છું i1 2 I2 2 in 2n માં અને તેથી 2 i1 2 I2 2 બરાબર 2 n બરાબર આ n બરાબર છે અને મેં લખેલ અડધા સાયકલ પર આધારની લંબાઈ i 2 વળાંકની 2√area બરાબર છે તેથી આ મૂળરૂપે આ 2 1 t 2 છે પછી 0 થી t 2 2√1T2 બરાબર તેથી હવે સિનુસાઇડલ વોલ્ટેજ અથવા કરંટના આ સરેરાશ અને RMS મૂલ્યો પર આવો